તેથી આગળ ટાઇપ 3 પ્રકાર નો ફેરફાર છે આ કિસ્સામાં જૂની બસ સંદર્ભ બસ સાથે જોડાયેલ છે આ એક જૂની બસ છે જે મેં તમને i અને j કહ્યું તે જૂની બસ છે તેથી તમે એક અવરોધ અવધિ દ્વારા સંદર્ભ બસ r પર કોલ કરો છો તે તમારા Zb થી જોડાયેલ છે તેથી જો આપણે આ તરફ પાછા જઈએ તો મારો મતલબ કે જો આપણે તમારી આકૃતિ 7 પર પાછા જઈએ મારો મતલબ કે આ તમારી આક્રુતિ 7 છે તેમા બતાવવામાં આવ્યું હતું કે નવી બસ એ જૂની બસ સાથે જોડાયેલ છે પરંતુ જો તમે આ નોડ લાવશો તો આને આ બિંદુથી જ જોડો તેથી આ કિસ્સામાં ફક્ત Zbઇમ્પિડન્સ હશે અને તે કિસ્સામાં Ik0 બરાબર હશે તેથી તેનો અર્થ એ કે જૂની બસ અને સંદર્ભ બસ સાથે જોડાયેલ છે તેથી જ આ માટે હું તમારી આક્રુતિ 7 દર્શાવુ છુ જો બસ K એ સંદર્ભ બસ r સાથે જોડાયેલ હોય તો પછી Vk0 અધિકાર હશે આ કિસ્સામાં હુ દિલગીર છુ તેથી આ બસ Vk0 અધિકાર છે તેથી પ્ર્વ્વાહ નથી તેથી આ કિસ્સામાં તમારું તે જ સમીકરણ 20 એ આપણે અહીયા બધું ફરીથી લખીએ છીએ ફક્ત Ik 0 અધિકાર છે કારણ કે આ કિસ્સામાં તમે તરત જ આ નોડને અહીં લાવશો તેથી નોડ કે જે જૂની બસ છે તે સંદર્ભ બસથી જોડાયેલી છે એટલે કે Z બસ મેટ્રિક્સના ડાઇમેન્શન વધારવાનો કોઈ પ્રશ્ન નથી તેથી આ કિસ્સામાં વાસ્તવમાં તે Vk0 છે અને આ સમીકરણ પરથી તમારે શું કરવાનુ છે સૌ પ્રથમ તમારે Ikમાટેનુ સમીકરણ શોધવાનુ છે તેથી આ કિસ્સામાં આ છેલ્લી પંક્તિ ફક્ત જુઓ આ છેલ્લા પદનુ સમીકરણ આ રીતે Vk0Zj1I1Zj2I2ZjjIjZjnInZjjZbIk લખી શકાય છે તેથી બધું સમાન રહેશે ફક્ત Vk 0 છે અહીંથી તમને Ik 1ZjjZbZj1I1Zj2I2ZjjIjZjnIn મળશે તેથી ith મી બસ માટેનુ વોલ્ટેજનુ સમીકરણ આ રીતે લખી શકાય તેથીધારોકે ith મી બસ માટે આપણે ViZi1I1Zi2I2ZinInZijIk લખ્યુ છે આ સમીકરણ માં અહીં તમે Ikની કિમત મૂકો તેથી જો તમે યોગ્ય રીતે આ સમીકરણ મા કિમત મૂકો તો તે સમીકરણ 24 અને 23 ના માંથી છે તેથી જો તમે કિમત મુકશો તો તમનેViZi1 ZijZj1ZjjZbI1Zi2 ZijZj2ZjjZbI2Zin ZijZjnZjjZbIn મળશે આ સમીકરણ 25 છે હવે નિરીક્ષણ કરીને આ સમગ્ર બાબતની મદદથી આ Zi1Zi2 મૂળભૂત જૂના તત્વો ZBUS અને આ ફેરફારો છે તેથી જો તમે તેમને કોઈ ગાણિતિક મેટ્રિક્સ સ્વરૂપમાં મૂકવાનો પ્રયત્ન કરો છો તો ZBUSNEWZBUSOLD 1ZjjZbZ1j Z2j Zij Znj Zj1 Zj2 Zjn પછી આ Zi1 Zi2આ જૂના તત્વ છે ZBUS મેટ્રિક્સ અને આ પદનો ઉપયોગ કરી આ ફોર્મ કૉમ્પ્યુટેશનલી લખવામાં આવ્યા છે તમે આ રીતે ગણતરી કરી શકો છો જેમ કે અધિકાર Z1jZj1છે અને તે સપ્રમાણ મેટ્રિક્સ જ છે આ સમીકરણ 26 છે આ ખરેખર ટાઇપ 3 મોડિફિકેશન છે તેથી પ્રેક્ટિસનો થોડો થોડો ભાગ અને તે પ્રકારમાં અહીં 4 પ્રકારનાં ફેરફાર હું તમને ફક્ત અંતિમ સમીકરણ આપીશ અને હું તમને આ ભાગની સાબિતિ મેળવવા માટે વિનંતી કરીશ તેથી આ કિસ્સામાં 4 પ્રકારનો ફેરફાર કરો જૂની બસ જોડાયેલ છે તમારી 2 જૂની બસો જોડાયેલ છે અને આ બસ વચ્ચે અવરોધ Zb છે i બસ અને j બસ આ 2 જૂની બસ છે અને આ અવરોધ Zb બરાબર છે તો અહીં પ્રવાહની દિશા Ik લેવામાં આવી છે તેથી અહીં IiIk હશે અને તે અહીં Ij Ikહશે અને આ પરોક્ષ રેખીય n બસ પાવર સિસ્ટમ નેટવર્ક છે તેથી 2 જૂની બસો બસના અવરોધ Zb દ્વારા જોડાયેલ છે તેથી તેનો અર્થ એ કે આ કિસ્સામાં પણ Z મેટ્રિક્સ નો ક્રમ સમાન રહેશે ફક્ત તે સુધારવામાં આવશે તેથી જો તમે રેખાકૃતિ પર નજર નાખશો અને તેના મદદથી સમીકરણ Vi લખવા નો પ્ર્યત્ન કરશો તો આ સમીકરણ ViZ1iI1Zi2I2ZiiIiIkZijIj IkZinIn છે અને તે પણVjZbIkVi છે તેથી આ કિસ્સામાં તમે ફક્ત તમારી આ વસ્તુને KVL લાગુ કરો છો તમે આ આકૃતિને આ રીતે દોરો મારે બતાવવું પડશે કે ફક્ત થોડી રાહ જુઓ આ તમારા ViVj છે અને આ જોડાયેલ છે તેથી આ તમારો બસ i છે અને આ તમારો બસ J છે અને આ તમારા સંદર્ભ બસ વોલ્ટેજ Vi છે અને આ તમારા બસ J પર સંદર્ભ વોલ્ટેજ Vj છે અને આ ખરેખર ઇમ્પિડન્સ Zb દ્વારા જોડાયેલું છે અને તમારા પ્ર્વાહની આ દિશા Ik લેવામાં આવે છે તેથી આ સાદુરૂપ છે કે તમે તેને કેવી રીતે બનાવી શકો છો તેથી જો તમે અહીં કનેક્ટ કરો તો મારો અર્થ એ છે કે જો તમે આ દોરો અને Zb મૂકો અને ત્યાર બાદ KVL લાગુ કરો તો પછી આ Vj તમારો ZbIkVi બરાબર બનશે તેથી જ તે ફક્ત 2 પૃષ્ઠોને પકડી રાખો તેથી આ સમીકરણ કે જે ઇક્વેશન 28 બરાબર છે કે જે તમારી Vj હશે તે સમાન છે જેને તમે ZbIk કહો છો એટલે કે આ ખરેખર સરળ વાત છે આ Zb છે જો તમે આ લીટી લો તો તમે આ જેમ લખો જો તમે આ જેમ લખો છો તો આ તે i છે આ વોલ્ટેજ ખરેખર તે Vi છે અને આ તમારો સંદર્ભ વોલ્ટેજ છે અને આ તમારો j છે આ વોલ્ટેજ Vj છે અને પછી તમારી પાસે i j છે તમારી પાસે અવરોધ Zb છે અને આ તમારું પ્ર્વાહ Ik ની દિશામાં આ રીતે છે તેથી તે ખરેખર ZbIkVi Vj 0 હશે તેનો અર્થ એ કે તમારો VjZbIkVi અધિકાર છે તેથી જો આ VjZj1I1Zj2I2ZjiIiIkZjjIj IkZjnIn કારણ કે અમે Vi લખ્યું છે બરાબર છે આ બધી બાબતો અને Vj તમારા આ સમીકરણ ની બરાબર છે Z1iI1Zi2I2ZiiIiIkZijIj IkZinInZbIkZj1I1Zj2I2ZjiIiIkZjjIj IkZjnIn તેથી તેનો અર્થ એ કે આ સમીકરણ વત્તા આ એક એ આ સમીકરણ ની સમાન છે તેથી તમારો અર્થ એ થાય કે આ Vi છે ત્યાં Vj છે અને આ સમીકરણ છે તેથી આ સમીકરણ 27 28 અને 29 છે તો આ ખરેખર તે તમારુ સ્લાઇડ મા દર્શાવ્યા પ્ર્માણે છે 0Zi1 Zj1I1Zi2 Zj2I2Zii ZijIiZij ZjjIjZin ZjnInZbZiiZjj Zij Zji Ikબધુ એક બાજુ લાવવાની બરાબર છે પછી જો તમે આ સમીકરણ નુ સાદુરૂપ આપો તો આ સમીકરણ આવતા હશે અહીંથી તમને Ik નુ સમીકરણ મળશે આ Ikનુ સમીકરણ ખુબ મોટું છે પરંતુ તમને Ik નુ સમીકરણ એ I1I2IiIjના સ્વરૂપ મા મળશે આ બધું Ikજો તમે પછી Vi ના સમીકરણ મા મૂકશો તો તમને આ સમીકરણ મળશે એટલે કે આ તે છે જેને તમે ZBUSNEW માટે નુ સમીકરણ કહો છો તેથી ZijZji અને Ik ના સહગુણક એZbZiiZjj 2Zij છે કારણ કે આ સમીકરણ માંZijZji છે તેથી આ માઈનસ 2Zijહશે આ સમીકરણ 30 છે તેથી અને આ Ik ના સહગુણક આ છે એનો અર્થ એ કે આપણે V1 V2 Vn લખી શકીએ છીએ અહીયા આપણે Vk0 જાણીયે છીએ એટલે આ પદ 0 બરાબર છે આ Ik તમારે શોધવુ પડશે તો આખી વસ્તુ ને તમે 0 ની બરાબર લખ્યું છે આ આખી વસ્તુ બરાબર છે તેથી આ જ વસ્તુ અહી ખરેખર લખાયેલ છે તો આ પછી તમે આ સમીકરણ બનાવશો અને અહીંથી તમે Ik શોધવા માટે નો પ્ર્યત્ન કરશો તો પછી આ Ikએ તમને I1I2 સ્વરૂપ મા મળશે આ ને આ દ્વારા વિભાજિત કરો જે પણ આવે છે તે જુઓ અને પછી જો તમે એમ કરો છો તો તમને થોડા સમીકરણ મળશે અને ત્યાંથી આ ભાગ તમને યોગ્ય લાગશે કારણ કે આ ZBUSNEWZBUSOLD 1ZbZiiZjj 2ZijZ1i Z1j Z2i Z2j Zni Znj Zi1 Zj1 Zi2 Zj2 Zin Zjn તેથી આ ખરેખર ટાઇપ 4 મોડિફિકેશન છે તેથી ત્યાં 4 પ્રકારનાં મોડિફિકેશન છે જે તમારા પ્રશ્નનો છે તેના માટે તમારે કેટલીક જૂની બસો નવી બસો અને સંદર્ભ બસ કહેવાની છે અને ત્યાંથી તમારે તમારું ZBUSમેટ્રિક્સ નિર્માણ કરવાનું શરૂ કરવું પડશે તેથી આ ખરેખર આપણી કેટલીક જૂની બસ નવી બસ અને સંદર્ભ બસ ધારીએ છીએ જો થોડી સમસ્યા આપવામાં આવે તો માની લો કે તમારે શરૂઆતથી જ શરૂ કરવું પડશે તો પછી આ કેવી રીતે શરૂ થઈ શકે સંદર્ભ બસ આપવામાં આવે છે અને તમે શરૂઆતથી શરૂ કરો છો તે કોઈ પણ બસનો અર્થ એ છે કે બસ એક નવી બસ હશે એકવાર બસ પહેલેથી ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે બસ બાર જૂની બસ હશે તેથી આ ટાઇપ 4 મોડિફિકેશન નુ આ સમીકરણ અને ટાઇપ 3 મોડિફિકેશન ના સમીકરણ મા વધુ સમય લાગશે કારણકે ત્યા થોડુંક મોટું ગણિત છે જે તમે જાણો છો પરંતુ તમારે તે કરવું પડશે જેને તમે વ્યવસ્થિત રીતે જાણો છો તેથી કોઈપણ રીતે આપણે આ એક સરળ ઉદાહરણ લઈશું ઉદાહરણ તરીકે આ આક્રુતિ 10 મા બતાવ્યા પ્ર્માણે 3 બસ પાવર નેટવર્ક છે જ્યાં સંદર્ભ બસ પણ છે ત્યાં 1 થી 2 એ j0 20 આપવામાં આવ્યુ છે અને બીજી વસ્તુ ફરીથી અને ફરીથી નહીં કહુ પરંતુ આખરે તે ત્યાં છે પરંતુ સમજી શકાય તેવું છે j બસ પણ છે તે પણ અહીં 3 છે બસ 3 આ 0 2 0 5 0 5 છે માફ કરશો તેથી હવે આપણે પગલું એકથી શરૂ કરવું પડશે કારણ કે અહીં કોઈ ZBUSOLD આપેલ નથી તેથી આપણે શરૂઆતથી જોવું જોઈએ કે તે કેટલું સરળ છે હવે આપણે શાખા Z1r ઉમેરવું પડશે જે 0 5યુનિટ દીઠ છે તેનો અર્થ એ કે નવી બસ એકથી લઈને સંદર્ભ બસ સુધીની કારણ કે કંઈ પણ ત્યાં નથી તેથી તમે જે બસને ધ્યાનમાં લઈ રહ્યા છો તે પ્રથમ નવી બસ છે તેથી 1 2 સંદર્ભ બસ ફક્ત એક તત્વ છે તેથી તે એક પ્રકારનો ફેરફાર છે તેનો અર્થ એ કે તમારી શરૂઆત માં અને આ એકવાર 1 બસ પહેલાથી જ યોગ્ય માનવામાં આવે છે તેથી આગળનું પગલું આ બસ 1 તમે એક જૂની બસ બનશો કારણ કે તમે પહેલાથી જ તે એક ફક્ત એક તત્વ ધ્યાનમાં લીધું છે તેથી આપણે શું કરીશુ ZBUS0 કારણ કે બસ 1 થી તે સંદર્ભ બસ 0 5છે હવે ટાઇપ 2 મોડિફિકેશન કરવા માટેનુ પગલું છે તે શાખા Z21 ઉમેરો તે નવા બસમાંથી જૂની બસ 1 પર છે કારણ કે પહેલા થી જ આ બસ ને આપણે પહેલાં ધ્યાનમાં લીધી છે તેથી આ બસ જૂની બસ બની જશે હવે આ બસ નવી બસ છે તેથી તમે જૂની બસથી નવી બસ પર છો તેથી જો તમે આ જૂની બસને નવી બસમાં ઉમેરો તેથી તે ZBUS0 50 0 50 0 50 0 70 બનશે તે કેવી રીતે આવી રહ્યું છે તેથી જો આપણે હમણાં આ વસ્તુ કે જે સમીકરણ છે તો મને ફક્ત 1 મિનિટ શોધવા દો દરેક વસ્તુ મિશ્રિત થાય છે તો ફક્ત થોડી રાહ જૂઓ જો હું તમને મૌખીક કહું તો તમને બરાબર નહીં સમજાય તેથી ફક્ત થોડી રાહ જુઓ જો મને તે અહીં મળે છે તે બરાબર છે ફક્ત થોડી રાહ જૂઓ હું તમને તે સૂત્ર બતાવીશ કે તમે તે કેવી રીતે કરી શકો છો આ ખરેખર ટાઇપ 2 મોડિફિકેશન છે 40 પર પાછા આવો જ્યાં તે Qr લખ્યો છે આ 49 47 છે કોઈ પણ રીતે હું તેને શોધી શકતો નથી હું અહીં છું આ રહ્યુ અહીં તે મને મળી ગયું છે ઉદાહરણ તરીકે આ જ તે ખરેખર તમારી આ 2 મોડિફિકેશન છે તેથી જ્યારે આ તમારી જૂની હોય અને તમે એક નવી તમે ઉમેરી રહ્યા છો તો આ ખરેખર આ 2 થી 2 મેટ્રિક્સ છે તેથી Z જ્યારે j 1 અને તમારું k 2 છે બરાબર તેથી આ કિસ્સામાં જ્યારે Z એ j 1 છે ત્યારે તે Z11 બરાબર હશે અને આ ખરેખર અહીં છે તે પણ Z11હશે તેથી Z11 તે ખરેખર 0 5 અધિકાર છે તેથી તે પ્રથમ તમને તમારું ZBUS મળ્યું છે આ 0 5 છે આ ખરેખરZ11 છે તેથી તે પણ Z11 હશે કારણ કે તે ફક્ત 3 બસની સમસ્યા છે તો j 1 અને જૂની બસ તે Z એ j 1 અને જૂની બસ પણ છે અને પછી આZjjZbછે તેથી Z11 કારણ કે j1 અને k2 અને આ શાખા અવરોધ છે જે આપણે 2 થી 1 મા 0 2 ઉમેરી રહ્યા છીએ તેનો અર્થ એ કે તે 0 5 0 2 0 7 હશે તો આ ટાઇપ 2 મોડિફિકેશન છે તેથી આ ખરેખર ZBUS છે જ્યારે આપણે જૂની બસમાં નવી બસ ઉમેરી રહ્યા છીએ આગળ તમારું આ પગલું 3 છે આ કિસ્સામાં શાખા Z13 ઉમેરો તમારી નવી બસ 3 થી જૂની બસ 1 સુધી આ પણ ટાઇપ 2 મોડિફિકેશન છે તેનો અર્થ એ કે તમે આ બસને નવી બસ 1 અથવા આ નવી બસ 3 થી જૂની બસમાં ઉમેરો આ કિસ્સામાં તે શું થશે કે નવી બસ k 3 અને j 1 છે આ રીતે તમે કરી શકશો અને ZbZ310 2 અને Z jjZ110 50 તેથીZbZ110 50 આ જ અભિવ્યક્તિનો ઉપયોગ કરીને જ્યારે j 1 તેનો અર્થ Z12 જ્યારે j 1અને Z210 5 છે તેથી ZBUS0 5 0 5 0 5 0 5 0 5 0 7 હશે આ ટાઇપ 2 મોડિફિકેશન છે હજી કંઈક બીજું બાકી છે તે પગલું 4 છે આ પગલું 3 છે હવે પગલું 4 જૂના બસ 2 થી સંદર્ભ બસ r સુધી Z2r શાખા ઉમેરો આ જૂના બસ 2 અને આ તમારા સંદર્ભ બસ r છે તેથી Z2r0 5 તેથી તે કિસ્સામાં આ પ્રકાર 3 છે બરાબર તેથી તે કિસ્સામાં જૂની બસ j 2 કારણ કે પહેલા થી જ બસ માનવામાં આવે છે તેથી તે બસ ક્યારેય નવી બસ નહીં બને તે જૂની બસ છે તેથી j 2 અને n 3 અને Z bZ 2r0 5 છે તેથી ZBUSNEWZBUSOLD 1Z22ZbZ12 Z22 Z32 Z21 Z22 Z23 આ બધી વસ્તુઓ જાણીતી છે તેથી આ કિસ્સામાં જો તમે Z બસની નવી ગણતરી કરો તો તે ZBUSNEW0 5 0 5 0 5 0 5 0 7 0 5 0 5 0 5 0 7 10 70 5 0 7 0 5 0 7 0 5 0 2916 0 20840 0 2916 0 2084 0 2916 0 2084 0 2916 0 2084 0 4916 બની જશે પરંતુ હજી પણ તે પૂર્ણ થઈ નથી ત્યાં એક વધુ શાખા છે આ પગલું 5 છે કારણ કે 2 થી 3 શાખા મા તે ઉમેરવામાં આવતુ નથી તેથી શાખા 2 થી 3 ઉમેરો Z23 2 થી 3 તમે યોગ્ય 2 થી 3 ઉમેરો તેથી તે કિસ્સામાં તમારી જૂની બસ 2 થી જૂની બસ 3 કારણ કે આ બસ 2 અને 3 તમે પહેલાથી ધ્યાનમાં લીધી છે તેથી આ ખરેખર બસ 2 છે અને બસ 3 એ તમારી જૂની બસો છે તેથી તે કિસ્સામાં તે એક પ્રકાર 4 નો ફેરફાર છે તેથી n 3 i 2 j 3 અને ZbZ23 0 તેથી સમીકરણ 32 જો આપણે આની જેમ લખીએ તો ZBUSNEWZBUSOLD 1Z22ZbZ33 2Z23Z12 Z13 Z22 Z23 Z32 Z33 Z21 Z31 Z22 Z32 Z23 Z33 તેથી સમીકરણ 32 પર થી તમે આ સમીકરણ લખી શકો છો અને ZBUSOLD પહેલા જે કંઈ પણ મેળવ્યું છે તેનો અર્થ હંમેશાં ZBUSOLD તે આવર્તન પ્રક્રિયા જેવી જ કંઈક છે તેથી એકવાર તમે આ બધા મૂલ્યોને બદલો અને આ બધા Z તત્વો ફક્ત અહીંથી આ અગાઉના ગણતરીમાંથી આવશે અને જો તમે બધા Z ની કીમત મૂકો છો તો Z બસ આ બની જશે માઈનસ જે પણ પરિમાણો આવી રહ્યા છે તેને તમે બરાબર મૂકી દો પછી તમે જોશો કે જો તમે તેને સરળ બનાવશો જો તમે સાદુરૂપ આપશો તો આખરે Z બસ હું અહીં j મૂકી રહ્યો છું તેથી તે દરમ્યાન મેં ફરીથી અને ફરીથી મૂક્યું નહીં ZBUSNEW0 2916 0 20840 0 2916 0 2916 0 2084 0 2916 0 2084 0 4916 10 2084 0 0832 0 2832 0 0832 0 0832 0 2832 ZBUSNEWj0 2206 0 2206 0 2793 0 2500 0 2500 0 3500 તેથી આ તમારું 3 થી 3 Z બસ મેટ્રિક્સ છે આ ખરેખર જવાબ છે તેથી ગણતરીત્મક રીતે તેનો અર્થ એ છે કે તેનો અર્થ છે અથવા તમે જે કોલ કરો છો તે કમ્પ્યુટર વસ્તુ યોગ્ય છે અને કોડિંગ જરૂરી છે પરંતુ આ સમસ્યામાં પણ આ 3 બસ સમસ્યા છે માટે તે પણ સમય લે છે કારણ કે તમારી ઘણી ગણતરીઓ શામેલ છે પરંતુ આ સમસ્યાને સરળ બનાવવામાં આવી શકે છે કારણ કે અહીં 2 સંદર્ભ બસ છે 2 r આ રીતે આપવામાં આવી છે માની લો કે જો આપણે તે આપીએ તો તે 2 બસ 1 બસ અને 2 છે અને ફક્ત એક જ સંદર્ભ બસ માની લો ત્યાં આ વસ્તુ ન હોય તો ધારો કે 1 3 છે અને 2 3 તમારા માટે નથી ત્યાં ફક્ત 1 2 ત્યાં 1 રેફરન્સ બસ છે અને 2 બસને એક સ્વાધ્યાય તરીકે સંદર્ભિત કરવા માટે તમે ઝેડ બસ મેટ્રિક્સ શું હશે તેની ગણતરી કરી શકો છો કારણ કે જ્યાં સુધી આ ફક્ત તમને બતાવવા માટે છે કે તે કેવી રીતે કરવું તે પાનાંઓ ઘણાં બધાં ત્યાં ભળી જાય છે તેથી આ તે છે જેને તમે ઝેડ બસ ફોર્મ્યુલેશન એલ્ગોરિધમને જ કહો છો તેથી આપણે બીજા નાના દાખલા લઈશું તે તમારી આકૃતિ છે જે બસ પર નક્કર ફેઝ તબક્કાના ફોલ્ટ માટે નમૂના રૂપ પાવર સિસ્ટમ નેટવર્ક બતાવે છે તેથી તમારે ફોલ્ટ પ્ર્વાહ નક્કી કરવું પડશે પછી V1f અને V2f અને સી ફોલ્ટ કરંટ લાઇન 1 2 1 3 અને 2 3 અને d Ig1f અને Ig2f છે તેથી આ આકૃતિ સાચી છે અને ટ્રાન્સફોર્મર રિએક્ટેન્સમા 0 1 આપવામાં આવે છે જનરેટર 0 પરંતુ જો તમે 1 2 3 જુઓ તે ખરેખર 0 2 છે આ માહિતી આપવામા આવે છે અને તમે ફોલ્ટ કરંટ શોધો અને અન્ય બાબત એ છે કે રેખામા જ્યાં ફોલ્ટ લાઈન નો કરંટ Ig1f Ig2f અને તમારા વોલ્ટેજ V1f અને V2f આપેલા છે તેથી સમીકરણ 8 નો ઉપયોગ કરીને તમે આ લખી શકો છો IfVr0ZrrZf ખામી બસ 3 પર આવી છે એનો અર્થ એ કે r એ 3 ની બરાબર છે તેથી આ કિસ્સામાં આ 1 2 3 બરાબર છે તેથી આ થેવેનિન નેટવર્ક સિસ્ટમ માટેની આકૃતિ 10 માં બતાવ્યા પ્રમાણે છે તેનો અર્થ એ કે આ આક્રુતિ 10 છે કારણ કે અહીં તે જનરેટર 0 4 છે અને આ 0 1 છે 5 તમે અહીં જાણો છો 5 બરાબર છે અને જ્યારે આ જનરેટરમાં ખામી સર્જાઇ છે જે બધું ગ્રાઉન્ડ છે તે સંદર્ભ છે કારણ કે ફોલ્ટ થયો છે તેથી મૂળભૂત રીતે આ 2 છે જો તમે આ બે 0 5ઉમેરશો તો આ ખરેખર બરાબર છે આ નેટવર્ક સમકક્ષ આ એક છે અને આ ZBUS છે તેના ઝેડ તત્વોનો ઉપયોગ ઝેડ મેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવશે તો આ એક આ ઝેડ વેલ્યુનો ઉપયોગ ફક્ત આપણે જોયો આપણ ને જે આ Z મળ્યું છે કારણ કે સમાન Z નો ઉપયોગ કરવામાં આવશે તેથી પ્રશ્ન એ છે કે આ પ્રકારની સમસ્યા માટે જો તે આપવામાં આવે છે તો મારો મતલબ કે જો તમે સામાન્ય રીતે હલ કરો તો અમે તે Z બસ મેટ્રિક્સ સપ્લાય કરીએ છીએ અન્યથા તમે જાણો છો કે તે એક તેને હલ કરી શકતું નથી આને મેળવવા માટે વધુ સમય લાગશે નહીં જેને તમે Z બસ મેટ્રિક્સ કહો છો સામાન્ય રીતે Z પૂરી પાડવામાં આવે છે Z આપવામાં આવશે તેથી હવેIfVr0ZrrZfV30Z3301 0j0 35 j2 85 p u આ Z મેટ્રિક્સ આપણે પહેલાનાં ઉદાહરણ માંથી વાપરી રહ્યા છીએ તેથી આ સમીકરણ અગિયાર છે તેનો ઉપયોગ કરી ની આપણ નેVifVi0 ZirZrrZfVr0 મળ્યુ છે તેથી જ્યારે i1 તમે ગણતરી કરી શકો છો V1fV10 Z13Z330V301 j0 25j0 2857 p u અને ફોલ્ટ બસ 3 પર આવ્યો છે તેથીV3f0 હવે સમીકરણ 13 નો ઉપયોગ કરીને તેથી IfijyijVif Vjf આ સામાન્ય વસ્તુ છે હમણાં i1 j2 If12y12V1f V2fy120 2857 0 28570 0 આ બધા ની તમે કિમત મૂકો છો તેથી આ કિસ્સામાં તમે આ બધા મૂલ્યોને લો છો જે તમને યોગ્ય મળે છે તેથી તમે If120 0 મેળવી શકો છો બધી ગણતરીઓ આપવામાં આવી છે If13 j1 4285 p તેવી જ રીતે If23 j1 4285 p આ બધાની કિમત સમીકરણ 14 મુકીશું છેલ્લે આ એક તમારું ઉપયોગી અધિકાર છે તેથી IfgiVgi VifjxgijxTi છે તેથી નોંધ લો કે ટ્રાન્સફોર્મર રિએક્ટેન્સ પણ ઉપરના સમીકરણમાં સમાવવામાં આવેલ છે તેથી Vgi1 0 p u પ્રી ફોલ્ટ નો લોડ વોલ્ટેજ V1f0 2857 p u xg10 40 p u xT10 10 છે તેથી Ifg11 0 1 j1 4286 છે એ જ રીતે Ifg2 j1 4286 છે તેથી આ કિસ્સામાં ખરેખર 3 ફેઝ ફોલ્ટ જેનો મારો અર્થ છે કે આપણે કેટલીક જટિલ વસ્તુ લીધી છે અને ખાસ કરીને ZBUS બિલ્ડિંગ એલ્ગોરિધમ તેથી તમે જેને કોલ કરો છો તેના દ્વારા પગલું ભરવું અને દાખલાઓનાં કેટલાક ઉદાહરણો જે તમને બતાવવામાં આવ્યા છે કે કેવી રીતે ફોલ્ટ વોલ્ટેજની ગણતરી કરવી અને તમારી લાઇન ફોલ્ટ પ્ર્વાહ ને કેવી રીતે ફોલ્ટી બનાવવી તેથી અમે બતાવ્યું છે કે કેવી રીતે ZBUS બિલ્ડિંગ એલ્ગોરિધમ માટે જવુ તેથી તે કિસ્સામાં તમે જેને કોલ કરો છો તે દ્વારા પગલું તમારે ખસેડવું પડશે પરંતુ તેમાં ઘણી ગણતરી શામેલ છે પરંતુ જ્યારે પણ સમસ્યાઓ મા આંકડા આપવામાં આવે છે ત્યારે અન્ય વસ્તુઓ અની ZBUS સામાન્ય રીતે પ્રદાન કરવામાં આવે છે અન્યથા વર્ગખંડમાં ZBUS ગણતરી શક્ય નથી તમારા કમ્પ્યુટર વિના પરંતુ એક વાત હું તમને કહી શકું છું કે ઝેડ બસ કોડિંગ ખરેખર મુશ્કેલ નથી તે એકદમ સરળ છે પરંતુ તમે બધાને મારું સૂચન છે જ્યારે તમે ખાસ કરીને પ્રેક્ટિસ કરશો ત્યારે ZBUS બિલ્ડિંગ એલ્ગોરિધમ મા ફક્ત ધૈર્ય રાખશો અને સંદર્ભ બસ સાથેની એક સરળ બસ સમસ્યા માટે આપણે ગણતરી કરી છે અહીં પણ તે કેટલું મુશ્કેલ છે તેવું મને લાગે પણ છે ઘણા કાગળો તે યોગ્ય રીતે ભળી રહ્યા છે તેથી આ સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર